છેલ્લે પ્ર્વાહ નિયંત્રિત પ્ર્વાહ સ્ત્રોતો પર વિચારણા કરવામાં આવશે તે પ્રવાહ સ્ત્રોત છે તેને આ પ્રતીક દ્વારા દર્શાવવામાં આવે છે n1અને n2 વચ્ચેના પ્રવાહ ને સમજવા માટે આ ઇનપુટ શોર્ટ સર્કિટ શાખા છે અને આ આઉટપુટ પ્રવાહ સ્ત્રોત અને આ આશ્રિત પ્રવાહ સ્ત્રોત છે જે Ix ઉપર આધારિત છે તેને કરંટ KIx દ્વારા આપવામાં આવે છે જ્યાં k એ કોઈ પરિમાણ વગરની સંખ્યા છે કારણ કે તે તમારા પ્ર્વાહ ની સાથે ગુણાય છે તમે આને વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્રોતના પ્રતિરૂપ તરીકે વિચારી શકો છો વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત તમને સ્કેલ કરેલું વોલ્ટેજ આપે છે અને પ્ર્વાહ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત તમને સ્કેલ કરેલું પ્રવાહ આપે છે અને આ સંબંધમાંથી ફરીથી તે સ્પષ્ટ છે કે આ રેખીય છે અને તેનો અર્થ એ છે કે તમે પ્રવાહ સ્ત્રોત દ્વારા પ્ર્વાહ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત ચલાવો છો તેથી ચાલો આપણે કહીએ કે તમારી પાસે પ્ર્વાહ નિયંત્રિત પ્ર્વાહ સ્રોત છે જેને 5 ગણા ઇનપુટ પ્રવાહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેને 1 મિલી એમ્પિયર મેળવવામાં આવે છે હું આને કેટલાક ઈચ્છાધીન સર્કિટ સાથે જોડું છું જેના કારણે અહીં 5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે જેથી પ્ર્વાહ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત થાય છે હવે પહેલાની જેમ તમે તેનો ઉપયોગ સર્કિટમાં કરો છો તેથી હું પ્ર્વાહ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત સાથે કરેલું તે જ સર્કિટ ઉદાહરણ લઈશ જણાવી દઈએ કે મારી પાસે 1 વોલ્ટ અને 10 કિલો ઓહ્મ છે ત્યારબાદ હું આ પ્રવાહને Ix તરીકે વ્યાખ્યાયિત કરુ છુ અને આ પ્રવાહ નિયંત્રિત પ્ર્વાહ સ્રોતને 5Ixતરીકે વ્યાખ્યાયિત કરુ છુ અને આ કોઈપણ સર્કિટ સાથે કનેક્ટ થઈ શકે છે અને Ix0 1 મિલી એમ્પિયર છે કારણ કે સર્કિટ માંથી 0 5 મિલી એમ્પિયર વહે છે તેથી તે પ્રવાહ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત છે તે એક નિયંત્રિત સ્ત્રોત છે જેનું મૂલ્ય સર્કિટમાં અન્ય પ્રવાહ પર આધારિત છે હવે આ બધા નિયંત્રિત સ્ત્રોતો જેમકે મેં કહ્યું છે તે એક પક્ષી છે જે તમારી પાસે કંટ્રોલીંગ જથ્થો છે તેના પરિણામ સ્વરૂપે નિયંત્રિત જથ્થો છે તમે તેનો ઉપયોગ બીજી દિશામાં કરી શકાતો નથી